હાય આ ખાસ મોડ્યુલ માં તમારું સ્વાગત છે છેલ્લા મોડ્યુલમાં જો તમે યાદ રાખ્યું છે કે આપણે શું જોયું છે તો અમે ફિજિકલ વેપર ડિપોજિસન માટેની તકનીકીઓ જોઇ છે ફિજિકલ વેપર ડિપોજિસન તકનીકીઓ શું છે સ્પટરિંગ ઇબીમ ઈવેપોરેસન થર્મલ ઈવેપોરેસન હવે તમે શું કરો છો એકવાર તમે મેટલ અથવા ઇન્સ્યુલેટર અથવા સેમિકન્ડક્ટર ને ડિપોજિટ કર્યા પછી તમારે તે મેટલને પેટર્ન કરવુ પડશે જે મટિરિયલ પેટર્ન કહે છે મટિરિયલ સિલિકોન જર્મનીયમ ની જેમ સેમીકન્ડક્ટર હોઈ શકે છે તે ગોલ્ડ ક્રોમ પ્લેટિનમ ટાઇટેનિયમ જેવી મેટલ હોઈ શકે છે અને તે સિલિકોન ડાયોક્સાઇડ સિલિકોન નાઇટ્રાઇડ ની જેમ અવાહક થઈ શકે છે પરંતુ એકવાર તમે તેને સબસ્ટ્રેટ પર ડિપોજિટ કરાવો તમારે તેને તે ડિઝાઇનસ માં પેટર્ન કરવું પડશે કે જે તમે સાચું કામ કરી રહ્યા છો અને તમે અગાઉ કરેલા સિમ્યુલેશન ના આધારે છે તેનો અર્થ એ કે જો હું પ્રેશર સેન્સર ડિઝાઇન કરવા માંગું છું તો હું જાણું છું કે જો તે પીઇઝોરેસિટીવ પ્રેશર સેન્સર છે તો મારે ઇન્ટરડિજીટેટેડ ઇલેક્ટ્રોડ્સ બનાવવું પડશે તેના પર મારે એક મટિરિયલ ડિપોજિટ કરવાની છે જે જ્યારે હું પ્રેશરને યોગ્ય લાગુ કરું ત્યારે તેના રેસિસ્ટન્સ ને બદલશે પ્રથમ એક ઇન્ટરડિજીટેટેડ ઇલેક્ટ્રોડ છે હું કેવી રીતે બનાવી શકું મારે મેટલ ડિપોજિટ કરાવવી પડશે હવે હું કઈ મેટલને ડિપોજિટ કરી શકું છું પ્લેટિનમ હવે જો હું પ્લેટિનમ ડિપોજિટ કરું છું તો પ્લેટિનમ સબસ્ટ્રેટ પર દરેક જગ્યાએ હશે મારે તે પેટર્ન બનાવવું છે અને તે ફોટોલિથોગ્રાફી નામની પ્રક્રિયાની મદદથી થઈ શકે છે કરવાના છે જે હું અર્થ સમજુ છું આપણે ચર્ચા કરીશું અને તમે સમજી શકશો હું એક ઉદાહરણ લઈશ જેથી તમે સરસ રીતે સમજી શકસો પરંતુ હમણાં ચાલો સ્લાઇડ જોઈએ અને સ્લાઇડ ફોટોલિથોગ્રાફીનો હેતુ કહે છે જો તમે સ્લાઇડ જુઓ છો તો ફોટોલિથોગ્રાફી હેતુ ફોટોરેસિસ્ટ નો ઉપયોગ કરીને સિલિકોન વેફર પર નાના સ્ટ્રક્ચર્સ અથવા ફીચરસ બનાવવાનો છે આપણે તે જોયું છે ફોટોરોસિસ્ટ એટલે શું ફોટોસેન્સિટિવ રેસિસ્ટ જો હું ફોટોરેસિસ્ટ કહું છું તો ફોટોરેસિસ્ટ બે પ્રકારના હોય છે પોઝિટિવ ફોટોરેસિસ્ટ અને નેગેટિવ ફોટોરેસિસ્ટ બરાબર અને યુવી લાઇટની સહાયથી એચિંગ દ્વારા ફોટોરેસિસ્ટમાંથી ફીચર બનાવવામાં આવે છે એક્સ્પોઝર ના આધારે પોઝિટિવ ફોટોરેસિસ્ટ અને નેગેટિવ ફોટોરેસિસ્ટ કેટલાક એરિયા મજબૂત હશે કેટલાક વિસ્તાર નબળા પડશે આ નબળા વિસ્તારને ફોટોરોસિસ્ટ ડેવલપરમાં ડેવલપ કરી શકાય છે અને આમ તેને કહે છે કે યુવી લાઇટની સહાયથી એચિંગ કારણ કે આપણે ફોટોલિથોગ્રાફીમાં યુવી લાઇટનો ઉપયોગ કરી રહ્યા છીએ તેને યુવી લિથોગ્રાફી પણ કહેવામાં આવે છે યુવી એટલે અલ્ટ્રાવાયોલેટ પ્રક્રિયા શું છે પ્રક્રિયા એ છે કે તમારે તમારા સબસ્ટ્રેટની સફાઈથી પ્રારંભ કરવો પડશે જો તે સિલિકોન વેફર છે તો તમારે વેફર સાફ કરવું પડશે અને પછી તમારે પ્રી બેક અને પ્રિમર કોટિંગ કરવું પડશે તમારું પ્રિમર એ HMDS છે પ્રથમ પ્રી બેક છે પ્રી બેક હોટ પ્લેટ પર 1200 C પર કરવામાં આવે છે પ્રી બેક વેફરમાંથી સબસ્ટ્રેટમાંથી કોઈપણ ભેજ દૂર કરવામાં મદદ કરશે પછી પ્રાઇમર કોટિંગ આપણે HMDS સાથે કોટ કરીએ છીએ અને ત્યારબાદ ફોટોરેસિસ્ટ સ્પિન કોટિંગ આવે છે આપણે પ્રાઇમર કોટિંગ માટે કેમ જવું પડ્યું કારણ કે પ્રાઇમર કોટિંગ સબસ્ટ્રેટ પરની સાથે ફોટોરેસિસ્ટના ઉમેરામાં સુધારો કરશે હવે પ્રાઇમર કોટિંગ પછી તમે ફોટોરેસિસ્ટ સ્પિન કોટિંગ માટે જશો જ્યારે તમે ફોટોરેસિસ્ટ સાથે વેફર અથવા સબસ્ટ્રેટને કોટ કરો છો ત્યારે આગળનું પગલું સોફ્ટ બેક હશે સોફ્ટ બેક એ પછીના 900 C છે 1 મિનિટ માટે જો આપણે હોટ પ્લેટનો ઉપયોગ યોગ્ય રીતે કરીશું આ પગલા પછી આગળનું પગલું અલાઈનમેંટ અને એક્સ્પોઝરમાં આવશે તમારે આ માસ તમારા વેફર સાથે અલાઈન કરવું પડશે માની લો આ માસ્ક પર આ રીતે અલાઈનમેંટ નું નિશાન છે આ એલિમેંટ વેફર પર છે તમારે વેફર પરના નિશાન સાથે આ નિશાનોને અલાઈન કરવા પડશે અલાઈનમેંટ એકવાર તે યોગ્ય રીતે અલાઈનમેંટ થઈ જાય પછી તમે જોશો કે આ ઓવરલેપીંગ થઈ રહ્યું છે તમે વેફરને યુવી લાઇટમાં ખુલ્લી કરી શકો છો અલાઈનમેંટ અને એક્સ્પોઝરમાં અલાઈનમેંટ અને એક્સપોઝર માસ્કની મદદથી કરવામાં આવે છે અને જ્યારે આપણે માસ્ક વિશે વાત કરીએ તો માસ્કસ બે પ્રકારનાં છે બ્રાઇટ ફીલ્ડ અને ડાર્ક ફીલ્ડ છે બ્રાઇટ ફીલ્ડ અને ડાર્ક ફીલ્ડ માસ્ક આ તમારા અલાઈનમેંટ અને એક્સ્પોઝરમાં છે તે પછી તમારે વેફરને ડેવલપ કરવો પડશે ડેવલોપીંગ વેફર ફોટોરેસિસ્ટ ડેવલપરની સહાયથી કરી શકાય છે તમે ફોટોરેસિસ્ટ ડેવલપ પછી આગળનું પગલું હાર્ડ બેક છે અને આ સમયે સખત હાર્ડ બેક કરવામાં આવે છે હાર્ડ બેક હાર્ડ બેક 1200 સે તાપમાને ગરમ પ્લેટ પર 1 મિનિટ માટે કરવામાં આવે છે તમે હાર્ડ બેક કરો તે પછી તમે પેટર્ન ઇન્સ્પેક્શન પર ધ્યાન આપશો ચાલો હવે પ્રક્રિયાના પ્રવાહને સમજીએ શું તમે સમજી શક્યા હતા કે આપના દરેક સ્ટેપ નો શું અર્થ છે પ્રથમ સ્ટેપ એ છે કે તમે વેફર લો તેથી હું એક વેફર લઈશ હું તેનો ક્રોસ સેક્શન બરાબર દોરી રહ્યો છું ચાલો કહીએ કે તે સિલિકોન વેફર છે પછી હું વેફર સાફ કરું છું ફ્રી ક્લીનીંગ કર્યા પછી હું વેફરને ગરમ કરીશ અથવા વેફરને 1200 સે તાપમાને પ્રિ બેક કરીશ અને પછી હું પ્રાઇમર કોટ કરીશ આ પ્રિમર કોટિંગ જેવું છે આ વેફર પર પ્રાઇમરનો પાતળો પડ કોટેડ હોય છે આ ફોટોરેસિસ્ટના ઉમેરામાં સુધારો કરશે પ્રિમર કોટિંગ પછી આગળનું સ્ટેપ છે પ્રાઇમર કોટિંગ આગળનું સ્ટેપ ફોટોરેસિસ્ટ સ્પિન કોટિંગ છે તેથી ચાલો આપણે કહીએ કે આ એક ફોટોરેસિસ્ટ છે આ પેટર્ન કે જે હું ડ્રૉઇંગ કરું છું તે તમારો ફોટોરેસિસ્ટ છે પ્રી બેક કરવામાં આવે છે પ્રાઇમર કોટિંગ કરવામાં આવે છે પછી ફોટોરેસિસ્ટ સ્પિન કોટિંગ કરવામાં આવે છે આગળનું સ્ટેપ શું છે આગળનું સ્ટેપ હું આ વેફરને ગરમ કરીશ જેને સોફ્ટ બેક કહેવામાં આવે છે ગરમ પ્લેટ પર 1 મિનિટ માટે 900 C તાપમાને સોફ્ટ બેક કરવામાં આવે છે હવે પછી મારે અલાઈન અને એક્સપોઝ કરવું પડશે તેથી હું મારા વેફર લઈશ તેને ફોટોરેસિસ્ટ યુવી લિથોગ્રાફી સિસ્ટમમાં લોડ કરાવીશ અથવા તેને માસ્ક અલાઈનર સિસ્ટમ કહેવામાં આવે છે ઘણી માસ્ક અલાઈનર સિસ્ટમ્સ છે અને પછી હું માસ્ક લોડ કરીશ આ મારો સિલિકોન છે આ મારો ફોટોરેસિસ્ટ છે અને આ મારો માસ્ક છે હવે ઘાટો રેડ એરિયા રેડ છે આ ડિઝાઇનમાંના આ બ્લોક્સ માસ્ક પરની કેટલીક પેટર્ન છે કેટલાક માસ્ક પર પેટર્નનો વિસ્તાર છે આ શું છે આ મારો બ્રાઇટ ફીલ્ડ માસ્ક છે હું તે ફરી એકવાર તમને બતાવીશ કે બ્રાઇટ ફીલ્ડ શું છે અને ડાર્ક ફીલ્ડનો માસ્ક શું છે જ્યારે ફીલ્ડ બ્રાઇટ હોય અને પેટર્ન ડાર્ક હોય ત્યારે તેને બ્રાઇટ ફીલ્ડ માસ્ક કહેવામાં આવે છે જો પેટર્ન હળવા અથવા પારદર્શક હોય અને અન્ય એરિયા ડાર્ક હોય તો પછી તેને ડાર્ક ફીલ્ડ માસ્ક કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે આ ડાર્ક ફીલ્ડ માસ્ક છે જે હું હમણાં દોરી રહ્યો છું તમે જોશો કે જ્યાં પણ આપણે કંઇક પેટર્ન કરવા ઇચ્છીએ છીએ ત્યાં મેં તેને પારદર્શક જેવું રાખ્યું છે અને અન્ય ભાગોમાં કેટલીક મટિરિયલથી ઢંકાયેલ છે અને તે કેટલાક મટિરિયલ તમારું ક્રોમ છે અને તેથી જ તેને ક્રોમ માસ્ક માસ્ક પણ કહેવામાં આવે છે આ મારો ડાર્ક ફીલ્ડ માસ્ક છે ડાર્ક ફીલ્ડ છે ફીલ્ડ ડાર્ક છે પેટર્ન તેજસ્વી છે બ્રાઇટ ફીલ્ડ ના માસ્કમાં ફીલ્ડ બ્રાઇટ છે પેટર્ન ડાર્ક સરળ છે ચાલો હવે આગળનું સ્ટેપ આગળનું સ્ટેપ જોઈએ હું માસ્ક લોડ કર્યા પછી અને માસ્કને વેફર સાથે અલાઈન કર્યા પછી મારે તેને એક્સપોઝ કરવો પડશે તેથી હું આને યુવી લાઈટથી ખુલ્લી એક્સપોઝ કરીશ હું તેને એક્સપોઝ કર્યા પછી હું માસ્કને અનલોડ કરીશ અને આ વેફરને ફોટોરેસિસ્ટ ડેવલપરમાં ડુબાવુ છું જ્યારે હું તે કરીશ ત્યારે શું થશે કે જો તે પોઝિટિવ ફોટોરેસિસ્ટ છે પોઝિટિવ ફોટોરેસિસ્ટ છે મેં તમને કહ્યું હતું કે ફોટોરેસિસ્ટ બે પ્રકારનાં છે પોઝિટિવ અને નેગેટિવ પોઝિટિવ ફોટોરેસિસ્ટમાં તે જ પેટર્ન હશે જે માસ્ક પર છે નેગેટિવ ફોટોરેસિસ્ટ માં વિપરીત પેટર્ન હશે આનો અર્થ એ છે કે જો હું પોઝિટિવ ફોટોરેસ્ટનો ઉપયોગ કરું તો જો હું આનો એક્સપોઝ કરું તો મારો માસ્ક આના જેવો દેખાય છે અને જ્યારે હું તેનો ડેવલપ કરું છું ત્યારે શું થશે તે મારા સિલિકોન સબસ્ટ્રેટ પર હું માસ્ક પર જે પણ પેટર્ન હતી તેની નકલ કરી શકશે તમે અહીં જુઓ છો કે રેડ બ્લોક એ વિસ્તાર છે જે યુવીના એક્સ્પોઝરમાં નથી અને જે વિસ્તાર એક્સપોઝ નથી તે વધુ મજબૂત બને છે અને તમે જોઈ શકો છો કે ફોટોરેસિસ્ટ વિકસિત નથી જ્યાં યુવી લાઇટ દ્વારા વિસ્તાર એક્સપોઝ કરવામાં આવ્યો ન હતો બીજા શબ્દોમાં જો હું પોઝિટિવ ફોટોરેસિસ્ટનો ઉપયોગ કરું તો આપણે માસ્કની સમાન પેટર્નની નકલ કરી રહ્યા છીએ પરંતુ જો મેં નેગેટિવ ફોટોરેસિસ્ટનો ઉપયોગ કર્યો છે જો હું પોઝિટિવ ફોટોરેસિસ્ટની બદલે ઉપયોગ કરવો પડ્યો જો હું તે જ બ્રાઇટ ફીલ્ડ માસ્ક સાથે નેગેટિવ ફોટોરેસ્ટનો ઉપયોગ કરું છું તો શું થશે તે તમે જાણો છો કે જે પેટર્ન તમે જોઈ શકશો તે આની જેમ હશે માસ્ક પર જે કંઈપણ છે તેનાથી વિરુદ્ધ જો હું નેગેટિવ ફોટોરેસિસ્ટનો ઉપયોગ કરું છું તો હું માસ્ક પર જે કંઈ પણ છે તેનાથી વિરુદ્ધ અથવા તેનાથી વિરુદ્ધ થઈશ જો હું પોઝિટિવ ફોટોરેસ્ટનો ઉપયોગ કરું છું તો મારી પાસે સમાન ફીચર હોઈ શકે છે જે બધાં માસ્ક પર છે આગળનું સ્ટેપ એ છે કે હાર્ડ બેક ડેવલપમેન્ટ પછી હાર્ડ બેક કરવું હાર્ડ બેક માટે આપણે 1200 C તાપમાનનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે ગરમ પ્લેટ પર 1 મિનિટ ગરમ કરી રહ્યા છીએ હું હાર્ડ બેક પછી આગળનું સ્ટેપ પેટર્ન ઇન્સ્પેક્શન હશે પેટર્ન ઇન્સ્પેક્શન એ જોવાનું છે કે પેટર્ન યોગ્ય રીતે વેફર પર પેટર્નવાળી છે કે નહીં તેનો અર્થ શું છે જો મારી પાસે 10 માઇક્રોનની પહોળાઈ છે અને બે લીટીઓ વચ્ચેનું અંતર પણ 10 માઇક્રોન છે શું તે 10 માઇક્રોન છે તે વધુ છે તે ઓછું છે અને એક્સપોઝર સમય ડેવલપર સમય પર આધારિત છે અને જો પેટર્ન યોગ્ય નથી તો આપણે શું કરી શકીએ તમે આ વેફરને એસીટોનમાં ડૂબાવી શકો શું થશે એસીટોન ફોટોરેસિસ્ટ માટે સ્ટ્રિપર છે કા તો પોઝિટિવ અથવા નેગેટિવ વાંધો નથી પોઝિટિવ અથવા નેગેટિવ ફોટોરેસિસ્ટ તમે વેફરને ડુબાડી શકો છો એસિટોનમાં જો તમે એસિટોનમાં વેફરને ડૂબાડો તો તમને સિલિકોન વેફર પાછો મળશે ફોટોરેસિસ્ટ ઉતારી લેવામાં આવશે ફોટોરેસિસ્ટને ઉતારવા માટે આપણે એસીટોનનો ઉપયોગ કરીએ છીએ આમ જો પેટર્નની નકલ કરવામાં આવતી નથી અથવા ફોટોરેસિસ્ટ યોગ્ય રીતે એક્સપોઝ અથવા વિકસિત નથી તો તમારી પાસે હંમેશા એસેટોનમાં વેફરને ડૂબવાની અને પ્રક્રિયાને ફરીથી પ્રારંભ કરવાની તક હોય છે પરંતુ જો રેસીપી સાચી છે તેનો અર્થ છે કે એક્સપોઝરનો સમય અને તમારા ડેવલપરનો સમય સાચો છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે પેટર્ન ઇન્સ્પેક્શનમાં તમને ફીચર સાઇઝ મળશે ફીચર સાઇઝ ને અંતર બધા માસ્ક મુજબ છે તેથી આ ફોટોલિથોગ્રાફીનું સ્ટેપ છે હવે આ તે સ્થાન છે જ્યાં તમે ફક્ત ફોટોરેસિસ્ટ વિશે જ ચિંતિત છો કારણ કે તમે ફક્ત ફોટોરેસિસ્ટ ડેવલોપીંગકરી રહ્યા છો પરંતુ જો હું બીજું ઉદાહરણ લઈશ તો તમે ફોટોલિથોગ્રાફી તકનીકની વધુ પ્રશંસા કરી શકશો બીજું ઉદાહરણ એ છે કે જો હું મેટલને બરાબર પેટર્ન કરવા માંગું છું ચાલો આપણે એક ઉદાહરણ લઈએ મારી પાસે સિલિકોન સબસ્ટ્રેટ છે હું મેટલ ડિપોજિટ કરવા માંગુ છું જો હું મેટલને ડિપોજિટ કરાવવા માંગું છું તો મારી પાસે ઇન્સ્યુલેટીંગ લેયર હશે કારણ કે સિલિકોન એક સેમિકન્ડક્ટર છે તે વૃદ્ધિ કરીશું ચાલો આપણે સિલિકોન ડાયોક્સાઇડ SiO2 કહીએ આ આગળ અને આ પાછળ આગળનું સ્ટેપ હું એક મેટલ ડિપોજિટ કરીશ ડોટેડ પેટર્ન મેટલની છે હવે હું આ મેટલને પેટર્ન આપવા માંગું છું હું સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે એક ઇન્ટરડિજીટેટેડ ઇલેક્ટ્રોડ બનાવી શકું આ મારા મેટલ સિલિકોન ડાયોક્સાઇડ મેટલ પર સિલિકોન ડાયોક્સાઇડ છે હું પ્રાઇમરને કોટિંગ કરી રહ્યો છું અને પછી હું ફોટોરેસિસ્ટ નુ સ્પિન કોટિંગ કરીશ ફોટોરેસિસ્ટ આ પોઝિટિવ ફોટોરેસિસ્ટ છે ફોટોરેસિસ્ટ કે આપણે સિલિકોન ડાયોક્સાઇડ પર સ્પિન કોટિંગ કરીએ છીએ અથવા સિલિકોન સબસ્ટ્રેટને ઓક્સિડાઇઝ કરીએ છીએ ડિપોજિટ કરાયેલ મેટલ સાથે ફિજિકલ વેપર ડિપોજિસન નો ઉપયોગ કરીને તે મારો પોઝિટિવ ફોટોરેસિસ્ટ છે આગળનું સ્ટેપ સોફ્ટ બેક છે આગળનું સ્ટેપ માસ્ક લોડ કરવાનું છે તમારી પાસે વેફર છે સિલિકોન ડાયોક્સાઇડ પાછળની બાજુ છે સિલિકોન ડાયોક્સાઇડ આગળની બાજુમાં છે અને પછી તમારી પાસે તમારી મેટલ છે તેના પર તમારી પાસે તમારી ફોટોરેસિસ્ટ છે તેના ઉપર હવે તમે માસ્ક લોડ કરી રહ્યાં છો અને આ માસ્ક એ એક બ્રાઇટ ફીલ્ડ માસ્ક છે પોઝિટિવ ફોટોરેસિસ્ટ બ્રાઇટ ફીલ્ડ માસ્ક અને પછી તમારી પાસે અહીં તમારા મેટલ સિલિકોન ડાયોક્સાઇડ ઉપર સિલિકોન ડાયોક્સાઇડ તળિયે છે સિલિકોન એક સબસ્ટ્રેટ છે અને તમે માસ્ક લોડ કર્યા પછી તમારે લિથોગ્રાફી કરવી પડશે તમે યુવી લાઇટ સાથે એક્સ્પોઝરમાં લાવી રહ્યાં છો સોફ્ટ બેક લોડ માસ્ક યુવી લાઇટનો ઉપયોગ કરીને વેફરને એક્સપોઝ કરે છે આગળનું સ્ટેપ આ વેફરને ડેવલપ કરવાનું છે જો હું આ વેફરનો ડેવલપ કરું મેં પોઝિટિવ ફોટોરેસિસ્ટ માટે ઉપયોગ કર્યો હોવાથી મને આ પેટર્ન રીતે બતાવ્યા પ્રમાણે મળશે તમે જે જોઈ શકો છો તે છે કે અનએક્સપોઝડ એરિયા વધુ મજબૂત બન્યું છે આગળનું સ્ટેપ હાર્ડ બેક હશે હું 1 મિનિટ માટે હોટ પ્લેટ પર 1200 C પર હાર્ડ બેક પછી હું આ વેફરને મેટલ ઇચેન્ટ માં ડૂબાડીશ જ્યારે હું વેફરને મેટલ ઇચેન્ટમાં ડૂબાવુ છું ત્યારે શું થશે કે જે એરિયા ફોટોરેસિસ્ટ દ્વારા સુરક્ષિત નથી તે એરિયા કે જે ફોટોરેસિસ્ટ દ્વારા સુરક્ષિત નથી મેટલ ઇચેડ્ થઈ જશે તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે એરિયા ફોટોરેસિસ્ટ દ્વારા સુરક્ષિત ન હતું તે મેટલ ઇચેન્ટમાં ઇચેડ્ થઈ જશે આગળનું સ્ટેપ એ છે કે હું આ વેફરને એસિટોનમાં ડૂબીશ જો હું આ વેફરને એસીટોનમાં ડૂબાવું છું એસીટોન પોઝિટિવ અને નેગેટિવ ફોટોરેસિસ્ટ માટે સ્ટ્રિપર છે તમારું એસિટોન પોઝિટિવ અને નેગેટિવ ફોટોરેસિસ્ટને કાઢી નાખશે અને મારી પાસે શું હશે મારી પાસે સબસ્ટ્રેટ હશે જે ઑક્સિડાઇઝ્ડ સિલિકોન વેફર મેટલ પેટર્ન સાથે હવે હું આ વેફરને મેટલ ઇચેન્ટમાં ડૂબાવું તે પહેલાં હું હંમેશા ફોટોરેસિસ્ટ પેટર્નિંગનું ઇન્સ્પેક્શન કરી શકું છું આ એક ફોટોલિથોગ્રાફી તકનીક છે જે મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું જ્યાં તમે ફોટોલિથોગ્રાફીની સહાયથી ઇન્ટરડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ બનાવી શકો છો જો તમને કોઈ પ્રશ્નો હોય તો મને ફોરમમાં નિસ્ચિંત થઈને પૂછવા જો તમને કોઈ શંકા હોય તો તમે જાણો છો તે હંમેશા નિસ્ચિંત થઈને પૂછવા અને શરમાવું નહીં કારણ કે આ સમજવું એટલું સરળ નથી અને તે જ સમયે તે ખૂબ મહત્વનું છે હું ઇચ્છતો નથી કે તમે આ ચોક્કસ મોડ્યુલમાંથી કંઇપણ ગુમાવશો પરંતુ તે જ સમયે જો તમે ખરેખર ધ્યાન કેન્દ્રિત કરો તો પણ તે મુશ્કેલ નથી ત્યાં સુધી તમે કાળજી લેશો હું તમને પછીના વર્ગમાં જોઈશ